આપણે છેલ્લા લેકચરમાં એક પરિમાણિક દિવાલમાં ઉષ્મા પેદા કરવા માટે તાપમાન વિતરણ ના ઉકેલોનું નિરીક્ષણ કર્યું ઉકેલ માટેનો સ્નેપશોટ જુઓ કે જે આપવામાં આવે છે Tx qL22k1 x2L2T2 T12xLT1 T22 ૧ તાપમાનની રૂપરેખા શું હશે પેરાબોલિક શું તે સંમિત હશે શું તે અસંમિત હશે અસંમિત તે શા માટે અસંમિત છે જો તે અસંમિત ન હોય તો મહત્તમ ક્યાં હશે T1 ની નજીક રૂપરેખા દોર્યા વિના આવા ઘણાં સાહજિક પાસાં છે કે જે તમે માત્ર પ્રણાલી જોઈને જાણી શકશો પ્રણાલીની આવી સાહજિક વર્તણૂકોને પકડવું ખૂબ જ મહત્વપૂર્ણ છે સ્પષ્ટપણે આપણી પાસે એક મહત્તમ હશે એટલે કે એક પ્રકારની રૂપરેખા કે જેની તમે તાપમાન વિતરણના ઉકેલ તરફ દોરવા માટે અપેક્ષા કરી શકો હવે માનો કે T1 T2 Ts બાહ્યસપાટીનું તાપમાન તો રૂપરેખા સંમિત હશે આપણી પાસે સંમિત તાપમાનની રૂપરેખા હશે અને આ કિસ્સામાં ઉકેલ સમીકરણ ૧ માં T1 T2 Ts સેટ કરીને મેળવી શકાય છે બીજું પદ અદૃશ્ય થઈ જશે અને ત્રીજુ સીધું Ts હશે ઉકેલો સ્નેપશોટમાં દર્શાવ્યા પ્રમાણે છે અહીં એક મહત્વપૂર્ણ નિરીક્ષણ છે હકીકતમાં હવે હું સમજાવીશ કે શા માટે મેં આ પ્રકારની યામ પ્રણાલી પસંદ કરી નોંધ લો કે આ ઉકેલ એ સમોષ્મિ સીમા ધરાવતી સમસ્યાનો પણ ઉકેલ છે તેથી ચાલો આપણે કહી શકીએ કે તમારી પાસે ચોસલો છે જ્યાં x0 પર સમોષ્મિ સીમા છે એટલે કે x0 પર કોઈ ઉષ્માનો ઉમેરોવ્યય નથી અથવા x0 પર થતી ચોખ્ખી ઉષ્માનું પરિવહન ૦ શૂન્ય છે આપણે ચર્ચા કરેલ બીજા પ્રકારની સીમા અવસ્થા યાદ કરો અચળ પ્રવાહ અહીં અચળ ૦ શૂન્ય છે એટલે કે સીમા અવસ્થામાં કોઈ પ્રવાહ નથી આ સમસ્યાના માટે આ ઉકેલ છે તેનું કારણ છે એ જ પ્રમાણે કારણકે જો તમે x L થી xL નો ઉકેલ જુઓ તો તે x0 પર સંમિત છે પ્રવાહ શૂન્ય છે અથવા x0 પર dTdx 0 છે તેથી પૂર્ણ ક્ષેત્રવિસ્તાર x L થી xL સમસ્યાનો ઉકેલ એ જ અર્ધ ક્ષેત્રવિસ્તાર સમસ્યાનો ઉકેલ છે યામ પ્રણાલીની નવી વ્યાખ્યા આપીને અને સમસ્યાને જોતા આમ જ બીજી સમસ્યાનું સમાધાન મળી ગયું આમ આ એક મહત્વપૂર્ણ પાસું છે જે તમારે તપાસવું પડશે કોઈ પણ પ્રણાલી જેને ધ્યાનમાં લેવામાં આવે છે તેને કાળજીપૂર્વક જોવી પડશે કે યામ પ્રણાલીને કેવી રીતે વ્યાખ્યાયિત કરવી કે જેથી ઉકેલ તમને સામાન્ય રીતે મળતી સમજ કરતા વધુ સમજ આપશે જ્યારે તમે ઇજનેરી સમસ્યાઓના ઉકેલની વાત કરી રહ્યા હોવ ત્યારે યામ પ્રણાલીને યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે સારી યામ પ્રણાલીમાં કામ કરવાથી અન્યથા કરતાં ઘણી સારી સમજ મળે છે શું આપણે અહીં અવરોધનો ખ્યાલ વાપરી શકીએ શું આપણે આ સમસ્યા માટે અવરોધ વ્યાખ્યાયિત કરી શકીએ તમે શું વિચારો છો જો છેડામાં તાપમાન સમાન ન હોય તો ત્યાં એકંદર તાપમાન તફાવત છે જવાબ શું છે હાના અને શા માટે ઉષ્મિય અવરોધ માળખાની સંપૂર્ણ વિભાવના એ હકીકત પર ટકી છે કે પ્રણાલીની અંદર ઉત્પન્ન થતી ઉષ્માની કુલ માત્રા ૦ શૂન્ય છે એટલે કે પ્રણાલીમાં કોઈ ઉષ્માનું ઉત્પાદન અથવા ઉષ્માનો વ્યય થતો નથી જેનો અર્થ એ છે કે પ્રણાલીમાં ચોખ્ખો ઉષ્મા પરિવહન દર અચળ છે જો કે જ્યારે ઉષ્માનું ઉત્પાદન થતું હોય ત્યારે પ્રણાલીમાં જુદા જુદા સ્થળોએ ચોખ્ખો ઉષ્મા પરિવહન દર અચળ નથી તેથી આ તફાવતને સમજવો ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જ્યારે પણ પ્રણાલીમાં ઉષ્મા ઉત્પાદન અથવા ઉષ્મા ઘટાડો પદ હાજર હોય ત્યારે તમે ઉષ્મિય અવરોધ માળખાની કલ્પનાનો ઉપયોગ કરી શકતા નથી તેથી આપણે અવરોધ વિભાવનાઓનો ઉપયોગ કરી શકતા નથી હકીકતમાં આ સમજવું મુશ્કેલ નથી કારણ કે ચોખ્ખો ઉષ્મા પરિવહન દર તાપમાનના પ્રથમ વિકલ પર આધારિત છે સ્નેપશોટ જુઓ હવે qx kAdTdx f એ સ્થાનનું વિધેય બનશે કારણ કે તમે સ્પષ્ટ જોઈ શકો છો સમીકરણ ૧ ના ઉકેલ પરથી તે એક પેરાબોલિક રૂપરેખા છે તેથી પ્રથમ વિકલ સ્થાનનું વિધેય બનશે જેનો અર્થ એ કે qx હવે સ્થાન આશ્રિત રાશિ બનશે તેથી ઉષ્મા પરિવહન દર ચોસલાની અંદરના કોઈપણ સ્થાન પર અચળ નથી તમારી પાસે રહેલ બે પ્રણાલી વચ્ચેનો મોટો તફાવત નોંધો જ્યાં ઉષ્મા ઉત્પાદન અથવા ઉષ્મા ઘટાડો ન હોય તેમજ તેનાથી વિપરીત જ્યાં ઉષ્મા ઉત્પાદન અથવા ઉષ્મા ઘટાડો છે આ તફાવતને સમજવો ખૂબ જ મહત્વપૂર્ણ છે ઉષ્મિય અવરોધનો વિચાર એ એવી પ્રણાલી માટે માન્ય નથી જ્યાં ચોખ્ખો ઉષ્મા પરિવહન દર અચળ નથી એટલે કે જો તે સ્થાનનું વિધેય છે તો તમે અવરોધ માળખાના વિચારનો ઉપયોગ કરી શકતા નથી તો આપણે શું કરીએ જો આપણે અવરોધ માળખાના વિચારનો ઉપયોગ કરી શકતા નથી તો આપણે મૂળ વિતરણને ધ્યાનમાં લેવું પડશે નોંધ લો કે જ્યારે આપણે અવરોધ માળખાના વિચારનો ઉપયોગ કર્યો ત્યાં સુધી આપણે અવરોધ જાણતા હોવાથી તાપમાનના વિતરણ વિશે ધ્યાન આપ્યું નથી ફક્ત અવરોધના આધારે આપણે માળખાના સ્વરૂપમાં સમગ્ર ઉષ્મા પરિવહન પ્રક્રિયાને રજૂ કરીશું અને કેટલાક ગુણધર્મો શોધવા માટે સક્ષમ થઈશું પરંતુ જો આપણે માળખાનો ઉપયોગ કરીને રજૂઆત કરી શકતા નથી તો પછી આપણે મૂળ સમીકરણનો જ ઉપયોગ કરવો પડશે શું આ વર્ણન પૂર્ણ છે શું આપણે તાપમાનની રૂપરેખા શોધી શકીએ છીએ ખાતરી કરો કે જો આપણે q જાણતા હોઈએ તો ચોક્કસ શોધી શકીશું પ્રથમ વિકલન લેતા દરના રૂપમાં બધા ગુણધર્મો વગેરે સરળતાથી શોધી શકાય છે ધારો કે આપણે જાણતા નથી કે q શું છે તો આપણે શું કરવું જોઈએ ચાલો માની લઈએ કે આપણે નથી જાણતા કે કદ દીઠ ઉત્પન્ન થતી ચોખ્ખી ઉષ્માની માત્રા શું છે તો આપણે શું કરવું જોઈએ શું તે સમસ્યા હજી પણ ઉકેલી શકાય છે શું આપણે તેને હજી પણ પ્રમાણિત કરી શકીએ છીએ શું આપણે કોઈ વધારાની માહિતી જોઈએ જો q નથી ખબર તો આપણે તાપમાન જાણતા હોવા જોઈએ એટલે કે આપણે બીજા કોઈ સ્થાન પરનું તાપમાન જાણવું જોઈએ ચાલો આપણે કહીએ કે કોઈ સ્થાન પર તાપમાન કેવી રીતે માપવું તે આપણે જાણીએ છીએ જે થર્મોકપલ કહેવાય છે થર્મોકપલ મૂળભૂત રીતે તાંબાનો તાર છે જેની વાહકતા ખૂબ વધારે હોય છે તેના દ્વારા ઉષ્માની કુલ માત્રાના પરિવહન માટે ઉષ્મા પરિવહન અને તાપમાન શોધવા માટે જે સમય લાગે છે તે ખૂબ જ ઓછો હશે તેથી તે એક ઝડપી પ્રતિસાદ પ્રણાલી છે અને જે તે સ્થળોએ થર્મોકપલ મૂકીને તાપમાન શું છે તે માપી શકાય છે તમે આ સેમેસ્ટર કરી રહ્યા છો એમાં લેબ કોર્સમાં ઘણાં બધાં થર્મોકપલ્સ જોઈ શકશો મોટાભાગના પ્રયોગોમાં તાપમાનનું માપન હશે અને તમે ઘણા બધા થર્મોમીટર વાચકમાં થર્મોકપલ્સને જુદી જુદી દિશામાં જતા જોશો ઘણા કિસ્સાઓમાં તમે જોશો કે ડિજિટલ થર્મોમીટર વાચક હશે અને તમે જુદા જુદા સ્થળોથી થર્મોકપલને જતાં જોશો તેથી તમે થર્મોકપલનો ઉપયોગ કરી શકો છો મૂળરૂપે યોગ્ય સ્થાને કેટલાક થર્મોકપલને વળગી રહેશો અહીં ડિઝાઇનને લાગતો પ્રશ્ન છે માની લો કે મારે એક થર્મોકપલને વળગી રહેવું છે તો તેનું યોગ્ય સ્થાન શું છે x0 પર તેથી આપણે x0 પર તાપમાન T0 માપી શકીએ છીએ આપણે ધ્યાનમાં લીધેલ ચોસલાની મધ્યમાં તાપમાન T0 છે પરંતુ સમીકરણ પરથી Tx0qL22kTs ૨ સ્પષ્ટ રીતે Tx0 એ સ્થાનનું વિધેય નથી અને આના ઉપરથી આપણે શોધી શકીએ છીએ કે q2kL2Tx0 Ts ૩ તેને મૂળ સમીકરણ સમીકરણ ૧ માં મૂકતાં તે લઈ જાય છે Tx TsT0 Ts1 x2L2 ૪ જો કે જો બંને છેડેનું તાપમાન અસમાન રીતે વિતરિત કરવામાં આવે છે તો તમારે ચોસલામાં q નું વિતરણ શું છે તે જાણવું પડશે અને તમે નમૂના સમીકરણમાં તે ધ્યાનમાં લઈ શકો છો તેથી તમે આ નિર્ભરતાને ધ્યાનમાં રાખીને તમારો નમૂનો ફરીથી લખી શકો છો જો q પોતે સ્થાનનું વિધેય છે તો શું તેથી તમે q ને સ્થાનના વિધેય તરીકે ગણીને નમૂનો લખી શકો છો અને ઉકેલી શકો છો આ સરળતાથી ધ્યાનમાં લઈ શકાય જો વિધેયનું રૂપ પેહલેથી જાણીતું હોય તેથી જ્યારે q ને અચળ ધારીએ ત્યારે તે સામાન્યકરણના નુકસાન વિના હશે તેથી જો ખબર હોય કે q શેનું વિધેય છે તો તેને શામેલ કરી શકાય છે અને જો સમીકરણ ઉકેલવા યોગ્ય હોય તો તેને ઉકેલી પણ શકાય છે જો તે બિન રેખીય છે તો કેટલાક નિયંત્રણો છે જો કે જો તે રેખીય હોય તો તમે અને મોટાભાગના લોકો તેને હલ કરી શકવા જોઈએ સમીકરણ ૪ માં ઉકેલનો કઈક રીતે જે સુધારો થાય છે તે ક્યારેક સમાનતા ઉકેલ તરીકે ઓળખાય છે આપણે જ્યારે કોઈ ટ્યુબમાં ટ્યુબ લેમિનાર પ્રવાહ માં થતાં ઉષ્માનયનની વાત કરીશું ત્યારે કેટલાક સમાનતા ઉકેલો જોઇશું પરંતુ મહત્તમ મૂલ્ય અથવા સપ્રમાણ તાપમાનનો ઉપયોગ કરીને અને ઉકેલની ગોઠવણ દ્વારા થતી આ પ્રકારની રજૂઆતને સમાનતા ઉકેલ તરીકે ઓળખવામાં આવે છે આ ગુણોત્તર સમીકરણ ૪ ની ડા હવે પેરાબોલિક વિધેય થશે અને તે સ્પષ્ટ રીતે એક બિન પરિમાણિક તાપમાન છે નોંધ લો કે ડા ની રાશિ બિન પરિમાણિક છે અને આ પ્રકારનું બિન પરિમાણીકરણ ઘણી ઈજનેરી પ્રણાલીમાં વારંવાર થાય છે ચાલો આગળની સમસ્યા પર જઈએ ચાલો ઉષ્મા ઉત્પાદન કરતી ત્રિજ્યાવર્તી પ્રણાલી અથવા નળાકાર પ્રણાલી જોઈએ સ્નેપશોટમાં બતાવ્યા પ્રમાણે એક નળાકારનો વિચાર કરો ચાલો કહીએ કે આપની પાસે ઘન નળાકાર છે અને કદદીઠ q વૉટમી૩ ના દરથી ઉષ્મા ઉત્પન્ન થઈ રહી છે જો નળાકારની ત્રિજ્યા r0 અને બાહ્યસપાટીનું તાપમાન Ts છે કોઈ એક મોડેલ લખી શકે છે અને તે ખૂબ સરળ છે જે આપણે પહેલા કર્યું છે તેના જેવું જ છે એક પરિમાણિક પ્રણાલી અને સ્થાયી અવસ્થા સ્થિતિની ધારણા કરીએ તો નમૂનો છે k1r∂rr∂T∂rq0 ૫ આ બે બિંદુ વાળી BVP હોવાથી સીમાની સ્થિતિ શું થશે સીમાની સ્થિતિઓ છે Trr0Ts∂T∂r|r00 ૫ શા માટે x0 પર બિન પ્રવાહની સ્થિતિ એ જ સીમાની સ્થિતિ છે કારણકે આ પ્રાકૃતિક પ્રણાલીમાં એક સપ્રમાણતા હાજર છે આ સપ્રમાણતા ∂T∂r|r00 જેવી પરિસ્થિતી ઊભી કરે છે ઉકેલ છે સ્નેપશૉટ જુઓ Trqr024k1 rr02Ts ૬ ફરીવાર આપણે સમાન પ્રકારની ગોઠવણનો પરિચય આપી શકીશું કે જે મધ્યબિંદુ તાપમાનની ચર્ચા કરતા સમયે કર્યું હતું ધારો કે આપણે મધ્યબિંદુ તાપમાન જાણીએ છીએ તો આપણે q નો અંદાજ લગાવી શકીએ છીએ q શોધી અને તેને સમીકરણ 6 માં મૂકતાં ઉકેલ કઈક આ પ્રમાણે મળે છે Tr TsT0 Ts1 rr02 ૭ કે જે તાપમાનની રૂપરેખા આપે છે ફરીવાર આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે ઉષ્મા પરિવહન દર એ ત્રિજ્યાવર્તી સ્થાનનું વિધેય છે એટલે કે તે અચળ બિલકુલ પણ નથી કે જે આપણે ઉષ્મા ઉત્પાદન વગરની ત્રિજયાવર્તી પ્રણાલી માટે જોયું હતું કે જેમાં ઉષ્મા પરિવહન દર દરેક જગ્યાએ અચળ છે જો કે જ્યાં ઉષ્માનું ઉત્પાદન થાય છે ત્યાં ઉષ્મા પરિવહન દર અચળ નથી જ્યારે પણ તમે સહજ રીતે કઈક ધારી શકતા હોવ કે તમે સહજ રીતે કઈક ઓળખી શકતા હોવ તે સમીકરણમાંથી બહાર નીકળી જશે જો તે બહાર ના નીકળતું હોય તો તમારી ધારણા મોટાભાગે ખોટી છે અથવા નમૂના સમીકરણ ખોટું છે કોઈ પણ સમસ્યા વિષે વાત કરતી વખતે આ બંને વસ્તુઓને જોવી જ જોઈએ આ કોર્સમાં સમસ્યાના ઉકેલ માટે અને અન્ય કોઈ ઈજનેરી પ્રણાલી માટે તમારે સહજ રીતે પેહલા ધારણા કરવી અને પછી નમૂના સમીકરણ લખવું